આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે આ મોડ્યુલમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની પર્ટીક્યુલર ઇનપુટ અને આઉટપુટ રેંજ સમજીશું ઓપરેશનલ એમ્પ્લીફાયરની ઇનપુટ અને આઉટપુટ રેન્જને સમજવા માટે આપણે તે જ સર્કિટનો ઉપયોગ કરી શકીએ છીએ જે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર માટે આપણે ઉપયોગ કર્યો હતો ચાલો આપણે ઝડપથી જોઈએ કે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર સર્કિટનો ઉપયોગ કરીને આપણે ઇનપુટ અને આઉટપુટ રેંજને કેવી રીતે માપી શકીએ આપણે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરના ઇનપુટ ઉપર સિગ્નલ આપી શકીયે છીએ એટલે કે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનું નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ અને આપણે નક્કી કરેલા ગેઇનને ધ્યાનમાં રાખીને કોરસ્પોન્ડિંગ આઉટપુટ જોઈશું ચાલો આપણે સમજીએ કે આપણે કયા એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એક્સપેરિમેન્ટ ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇનપુટ અને આઉટપુટ રેંજનો અભ્યાસ કરવાનો છે ઓપ એમ્પ સર્કિટમાં અનડીસ્ટોરડ આઉટપુટ ફક્ત ઇનપુટ વોલ્ટેજની રેંજ માટે પ્રાપ્ત કરી શકાય છે અને તે સર્કિટના ગેઇન ઉપર આધારિત છે આપણે પહેલેથી જ જોયું છે કે જ્યારે આપણે ઇનપુટ સિગ્નલ આપી શકીયે છીએ અને સર્કિટનો ગેઇન વધારે છે જ્યારે તે બાયસ વોલ્ટેજ કરતાં વધી જશે ત્યારે આઉટપુટ ડિસ્ટોરડ થશે બાયસ વોલ્ટેજ પ્લસ માઇનસ 15 વોલ્ટ છે તેથી મહત્તમ પોઝિટિવ અને નેગેટિવ ઇનપુટ વોલ્ટેજ કે જે એપ્લાઈડ કરી શકાય છે જેથી ઓપ એમ્પ અનડીસ્ટોરડ આઉટપુટ આપે તેને ઓપ એમ્પની ઇનપુટ વોલ્ટેજ રેન્જ કહેવામાં આવે છે ઓપરેશનલ એમ્પ્લીફાયર મહત્તમ આઉટપુટ વોલ્ટેજ પોઝિટિવ અને નેગેટિવ અનડીસ્ટોરડ આઉટપુટ વોલ્ટેજ આપે છે તે માત્ર ઓપરેશનલ એમ્પ્લીફાયરના બાયસ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે તેનો અર્થ એ છે કે આપણે જે પણ વોલ્ટેજ પીન 7 અને પિન 4 ને આપીએ છીએ એટલે કે Vcc અને Vcc અનુક્રમે આઉટપુટ અને ઇનપુટ વોલ્ટેજ રેન્જ આ પર્ટીક્યુલર વોલ્ટેજ ઉપર આધારિત છે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ રેન્જને સમજવા માટે આપણે એ જ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ જેનો ઉપયોગ આપણે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરને સમજવા માટે કર્યો હતો આપણે ઇનપુટ ટર્મિનલ ઉપર 0 5V પીક ટુ પીક 1kHz સાઇન વેવ આપી શકીયે છીએ આપણે 0 5 વોલ્ટના સ્ટેપ્સમાં ઇનપુટ એમ્પ્લિટ્યૂડને બદલીએ છીએ અને કોરસ્પોન્ડિંગ આઉટપુટ વોલ્ટેજ નોંધીએ છીએ તેનો અર્થ શરૂઆતમાં 0 5 પછી 1 પછી 1 5 પછી 2 પછી 2 જ્યારે આઉટપુટ વોલ્ટેજ સેચુરેશન વોલ્ટેજ Vcc અને Vee કરતા વધારે હોય ત્યારે આપણે આઉટપુટ વોલ્ટેજની ક્લિપિંગ ઓબઝર્વ કરીએ છીએ જ્યારે ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર અથવા 2 વોલ્ટમાં ઇનપુટ સિગ્નલ અને ગેઇન આશરે 12 છે તેથી 2 માં 12 24 હશે આપણે આઉટપુટ ઉપર 24V જોઈ શકતા નથી કારણ કે આપણે જે બાયસ વોલ્ટેજ આપીએ છીએ તે 15 છે તેથી તે સમજવું એટલું સરળ છે યાદ રાખવું એટલું સરળ છે તેનો અર્થ એ કે નીચે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ જોડીઓની રેંજ ઍજની ક્લિપિંગ જોવા મળતી નથી ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજનું પ્રતિનિધિત્વ કરે છે હવે જો તમે આ પર્ટીક્યુલર કોષ્ટક જોશો તો આપણે ઇનપુટ વોલ્ટેજ લખવું પડશે તો ચાલો પહેલા 0 5 વોલ્ટ લખીએ આઉટપુટ વોલ્ટેજ શું છે આઈડિઅલ આઉટપુટ શું છે જ્યારે આપણે માપીએ છીએ ત્યારે આપણે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ રેંજને સમજી શકીએ છીએ તેથી આપણે આ એક્સપેરિમેન્ટ કોઈપણ લેબોરેટરીમાં કરી શકીએ છીએ જ્યારે હું કોઈ લેબોરેટરીની સ્થિતિ કહું છું તેનો અર્થ એ છે કે જો તમારી પાસે તમારો DC પાવર સપ્લાય ફંક્શન જનરેટર અથવા ઓસિલોસ્કોપ ઓપ એમ્પ બ્રેડબોર્ડ અને તેને કનેક્ટ કરવા માટે કેટલાક કનેક્ટર્સ છે તો તમે એક્સપેરિમેન્ટ ખૂબ જ સરળતાથી કરી શકો છે તો ચાલો હવે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનું બ્રેડબોર્ડ જોઈએ મેં સર્કિટ બદલી નથી કારણ કે બદલવાનો કોઈ ઉપયોગ નથી ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ રેન્જ સમજવા માટેનું સર્કિટ આપણે શું જોવાનું છે જો આપણે 0 5 વોલ્ટ 1 કિલોહર્ટ્ઝનું ઇનપુટ વોલ્ટેજ આપી શકીયે તો આઉટપુટ શું હશે આપણે ઇનપુટ જોઈએ છીએ આપણે આઉટપુટ જોઈએ છીએ આપણે ઇનપુટ વધારીએ છીએ આપણે આઉટપુટમાં પરિવર્તન જોઈએ છે આપણે ઇનપુટ વધારીએ છીએ આપણે આઉટપુટ વધારતા જાઓ પરંતુ તે આઉટપુટ એક સમયે ક્લિપ થશે જે બાયસ વોલ્ટેજ કરતા વધારે છે અથવા તે બાયસ વોલ્ટેજ કરતા થોડું ઓછું આઉટપુટ ક્લિપ હશે એટલે કે 15 વોલ્ટ તે 13 5 અથવા 13 6 ની આસપાસ ક્યાંક ક્લિપ કરશે તો ચાલો પહેલા 0 5 વોલ્ટ આપીયે તેથી ફરી સુમન અમારી મદદ કરવા જઈ રહી છે તેથી સુમન તમે ફંક્શન જનરેટર ઉપર 0 5 વોલ્ટ એપ્લાઈડ કરી શકો છો હા ઠીક છે તો હવે તમે જોઈ શકો છો કે તે પહેલેથી જ 500 મિલીવોલ્ટ છે અથવા આપણે કહી શકીએ કે 1 કિલો હર્ટ્ઝ ફ્રિક્વન્સી ઉપર 0 5 વોલ્ટ નોન ઇન્વર્ટીંગ ઓપરેશન એમ્પ્લીફાયરના નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરને એપ્લાઈડ કરે છે આપણે આઉટપુટ ઉપર લગભગ 6 વોલ્ટ 6 2 વોલ્ટ જોઈએ છીએ તમે વાદળી રંગની વસ્તુ જોઈ શકો છો આઉટપુટ ઉપર 6 2 વોલ્ટ અને યલો ઉપર ઇનપુટ પીક થી પીક 540 મિલીવોલ્ટ છે તેનો અર્થ એ છે કે હજુ પણ આઉટપુટ ક્લિપ થયું નથી તેથી 0 5 બરાબર છે આ તમારા ગેઇન ઉપર આધાર રાખે છે તેથી ભૂલશો નહીં જો તમે ગેઇન અત્યંત હાઈ સેટ કરો છો તો 0 5 પણ તમારી વોલ્ટેજ રેન્જ હશે તેથી ફક્ત 0 5 ની નીચેની કોઈપણ વસ્તુ તમે તેનો ઉપયોગ ઇનપુટ વોલ્ટેજ રેંજ તરીકે કરી શકો છો તે તમારા ગેઇન ઉપર આધારિત છે જો હું મારો ગેઇન 11 ની આસપાસ રાખું તો 0 5 ગુણ્યા 11 ક્યાંક 5 5 ની આસપાસ હશે તેથી તે આપણને આશરે 6 વોલ્ટ આપશે કારણ કે મેં તમને છેલ્લી વખત કહ્યું હતું કે રેઝિસ્ટરનું મૂલ્ય મેળ ખાતું નથી તે સચોટ નથી તેથી જ હવે ચાલો તે વધારીને 1 વોલ્ટ કરીએ તેથી હવે તે વોલ્ટેજ વધારીને 1 વોલ્ટ કરી રહ્યો છે તેથી હવે જ્યારે આપણે 1 04 નું ઇનપુટ આપી શકીયે છીએ ત્યારે આપણને 12 6 નું આઉટપુટ મળી રહ્યું છે હજુ પણ તે ક્લિપ થયું નથી કારણ કે હજુ પણ આ ઇનપુટ અથવા આઉટપુટ સિગ્નલ બાયસ વોલ્ટેજ કરતા ઓછું છે હવે ચાલો જોઈએ કે આપણે તેને બીજા 0 5 એટલે કે 1 04 અથવા 1 વોલ્ટથી 1 5 વોલ્ટ સુધી વધારીએ તેથી તે ફ્રિક્વન્સી જનરેટર બદલી રહ્યો છે ફ્રીક્વન્સી જનરેટરમાંથી સિગ્નલ જે હવે 1 5 વોલ્ટ 1 5 વોલ્ટ માટે હવે 1 5 વોલ્ટ છે અને હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ક્લિપિંગ થઈ રહ્યું છે કારણ કે આઉટપુટ પીક ટુ પીક 15 વોલ્ટની આસપાસ છે તે આપણા બાયસ વોલ્ટેજની ખૂબ નજીક છે અચાનક આપણે ક્લિપિંગ જોઈશું તેનો અર્થ એ છે કે આ પ્રકારના એક્સપેરિમેન્ટમાંથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ કે ઇનપુટ વોલ્ટેજ રેન્જ શું છે આઉટપુટ વોલ્ટેજ રેન્જ શું છે તેથી આ અત્યંત સરળ એક્સપેરિમેન્ટ છે અને તમે 5 મિનિટમાં આ એક્સપેરિમેન્ટ કરી શકો છો તમે સમજી શકો છો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટની ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ રેન્જ શું છે તે તમારું ઓપરેશનલ એમ્પ્લીફાયર છે અને એ પણ યાદ રાખો કે તે તમે એપ્લાઈડ કરી રહેલા બાયસ વોલ્ટેજ ઉપર આધારિત છે તેથી ચાલો આપણે ઝડપથી આગળના વિભાગમાં જઈએ વોલ્ટેજ ફોલોઅર તો આ વોલ્ટેજ ફોલોઅર બરાબર શું છે આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ ફોલોઅરનો આપણે ઉપયોગ કરીએ છીએ જો આપણે તેનો ઉપયોગ યુનિટી ગેઇન એમ્પ્લીફાયર સમકક્ષ વોલ્ટેજ ફોલોઅર મોડેલ તરીકે કરીએ છીએ તો તમે તેને સ્ક્રીન ઉપર જોઈ શકો તે રીતે આપણે દોરી શકીએ છીએ આ વોલ્ટેજ ફોલોઅર છે આપણે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર ઇનપુટ એપ્લાઈડ કરી રહ્યા છીએ અને આપણે ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે માત્ર આઉટપુટ શોર્ટ કરવું પડશે ઇનપુટ ઉપર ગમે તે વોલ્ટેજ હશે આઉટપુટ ઉપર સમાન વોલ્ટેજ દેખાશે વોલ્ટેજ ફોલોઅરનો ઇનપુટ રેઝિસ્ટન્સ ઈન્ફિનિટ છે આ રીતે આપણે સમકક્ષ સર્કિટ અથવા સમાન વોલ્ટેજ એમ્પ્લીફાયર મોડેલ દોરી શકીએ છીએ તેથી વોલ્ટેજ ફોલોઅરનું આઉટપુટ રેઝિસ્ટન્સ 0 આઉટપુટ વોલ્ટેજ 0 છે ગેઇન 1 છે તેથી આપણે ગેઇન 1 ને બરાબર દોર્યા છે વાસ્તવમાં એમ્પ્લીફાયર મોડેલને સમજવા માટે ખૂબ જ સરળ છે તમે કયા પ્રકારના ઇલેક્ટ્રોનિક મોડ્યુલોમાં વોલ્ટેજ ફોલોઅરનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો અથવા તમે ઉપયોગ કરવા જઇ રહ્યા છો ધારો કે જો તમે BJT વિશે વાત કરો તો આપણે બધાએ અભ્યાસ કર્યો છે કોમન એમીટર એમ્પ્લીફાયર કોમન બેઝ એમ્પ્લીફાયર કોમન કલેક્ટર એમ્પ્લીફાયર રાઈટ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર ફરી કંઇ વોલ્ટેજ ફોલોઅર નથી મોમાંથી આ સંકેત આ માઇક ઉપર કેવી રીતે જાય છે માઇક એક ઇલેક્ટ્રોનિક મોડ્યુલ છે અને તે સ્પીકરને ટ્રાન્સફર કરવામાં આવે છે કે છેલ્લે એક સ્પીકર છે કે કયા પ્રકારનું સર્કિટ અહીં ઇનપુટ સર્કિટ હોઈ શકે છે અને સ્પીકર ઉપર કયા પ્રકારનું સર્કિટ આઉટપુટ હોઈ શકે છે તેથી આ રીતે આપણે સમજવું પડશે ઇલેક્ટ્રોનિક્સના દૃષ્ટિકોણથી એક કોમન એમીટર એમ્પ્લીફાયરમાં ઉચ્ચ ઇનપુટ અવરોધ છે તેનો ઉપયોગ ક્યાં કરી શકાય કોમન કલેક્ટર એમ્પ્લીફાયર સાચું તે વોલ્ટેજ ફોલોઅર છે પરંતુ કરંટને વધારી શકે છે તે વોલ્ટેજને અનુસરે છે પરંતુ કરંટને એમ્પ્લીફાઇડ કરવામાં આવે છે બરાબર તો તેનો ઉપયોગ ક્યાં કરી શકાય જ્યારે તમે તમારા ઇલેક્ટ્રોનિક્સને રિયલ લાઈફ એપ્લીકેશન્સ સાથે જોડો છો ત્યારે તે સમજવું અત્યંત સરળ બની જાય છે તેથી જ્યારે કોઈ વક્તા બોલે છે ત્યારે તે માઇક્રોફોનનો ઉપયોગ કરે છે તેથી એમ્પ્લીફાયર માટે ઇનપુટ સિગ્નલ સામાન્ય એમીટર એમ્પ્લીફાયર ઇલેક્ટ્રોનિક મોડેલ હોઈ શકે છે એટલે કે ઇનપુટ સામાન્ય એમીટર એમ્પ્લીફાયર હશે આઉટપુટ સ્પીકર ઉપર છે તેથી ત્યાં આપણે વોલ્ટેજ ફોલોઅરની જરૂર છે જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ વોલ્ટેજ ફોલોઅર સર્કિટ કેવી રીતે કાર્ય કરે છે આપણે કેવી રીતે માપી શકીએ વોલ્ટેજ ફોલોઅર સર્કિટ શું છે ઇનપુટ ઉપર વોલ્ટેજ શું છે આઉટપુટ ઉપર વોલ્ટેજ શું છે એ ગોલ છે તે વોલ્ટેજ ફોલોઅરને સમજવાનો ગોલ છે તેથી હંમેશા સમજવાનો પ્રયત્ન કરો કે જો હું આ પર્ટીક્યુલર સર્કિટ શીખીશ તો હું તેનો ઉપયોગ ક્યાં કરી શકું તો હવે ચાલો હું ઝડપથી જોઉં કે મારી પાસે વોલ્ટેજ ફોલોઅર છે અને જો મારી પાસે નથી તો વોલ્ટેજ ફોલોઅરનો એક્સપેરિમેન્ટ કરવા માટે તમારે ફક્ત સર્કિટનો ઉપયોગ કરવો પડશે તેનો અર્થ એ કે તમારે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઓપરેશન એમ્પ્લીફાયરને જોડવું પડશે પછી 1 kHz ઉપર 1 વોલ્ટ પીક ટુ પીક સાઇન વેવ અહીં ઇનપુટ Vin ઉપર એપ્લાઈડ કરો બરાબર પછી આઉટપુટ Vout નું અવલોકન કરો અને કોષ્ટકમાં પીક ટુ પીક વેલ્યુ નોંધો હવે ઉચ્ચ અને નીચલા એમ્પ્લિટ્યૂડ માટે એક્સપેરિમેન્ટનું પુનરાવર્તન કરો અને અવલોકનો નોંધો છેલ્લે કોષ્ટકમાં જોવાયેલા ગેઇનની ગણતરી કરો અને તેની થિયોરિટિકલ ગેઇન સાથે સરખામણી કરો હવે આપણે બ્રેડબોર્ડનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે હવે વોલ્ટેજ ફોલોઅર સર્કિટને સમજી રહ્યા છીએ તે બ્રેડબોર્ડ ઉપર સ્ક્રીન ઉપર બતાવ્યા પ્રમાણે વોલ્ટેજ ફોલોઅરને કનેક્ટ કરશે તો તે શું કરી રહ્યો છે પહેલા તે બાયસ વોલ્ટેજ એપ્લાઈડ કરી રહ્યો છે 15 તેથી જ્યારે તમે ખરેખર જાણવા માગો છો કે તમે સમજી ગયા છો કે નહીં તો જે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક્સને જાણતી નથી તેને તે જ વસ્તુ સમજાવવાનો પ્રયાસ કરો જો તેને ખાતરી છે કે તમે જે કહો છો તે અર્થપૂર્ણ છે તો તેનો અર્થ એ છે કે તમે આ વિષય પહેલાથી જ જાણો છો તેથી મેં તમને વોલ્ટેજ ફોલોઅરનું ઉદાહરણ આપ્યું છે એમ્પ્લીફાયરનું શું આપણે એમ્પ્લીફાયરનો ઉપયોગ ક્યાં કરી શકીએ જીવંત ઉદાહરણો આપો અને તે રસપ્રદ બને છે તેથી હવે આપણે બ્રેડબોર્ડ ઉપર વોલ્ટેજ ફોલોઅર જોઈ શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે સર્કિટ પહેલાથી જ જોડાયેલ છે આપણે ઇનપુટ વોલ્ટેજ એપ્લાઈડ કરીશું તો વોલ્ટેજ શું છે ગ્રાઉન્ડને કેવી રીતે જોડવો તમે જુઓ ત્યાં 2 પ્રોબ્સ છે એક લાંબો છે એક ટૂંકો છે ટૂંકા એક ગ્રાઉન્ડ ઉપર જાય છે લાંબો એક સિગ્નલ ઉપર જાય છે શું તમે મહેરબાની કરીને આઉટપુટ વેવ ફોર્મ એડજસ્ટ કરી શકો છો આઉટપુટનું એમ્પ્લિટ્યૂડ બદલો શું તમે ઓટો સ્કેલ દબાવી શકો છો જુઓ એક ખૂબ જ સરળ જોગવાઈ છે તો જુઓ છોકરાઓ ઓસિલોસ્કોપને સમજવાનો પ્રયત્ન કરો બરાબર જો કોઈ કારણસર તમે એટલા પરિચિત નથી અથવા તમને લાગે છે કે તમે વસ્તુઓને કેવી રીતે વ્યવસ્થિત કરવી તે જાણતા નથી જો તમારા ઓસિલોસ્કોપ ઉપર ફક્ત ઓટો સ્કેલ બટન દબાવો તે તેને ઓટો સ્કેલ કરશે અને તમારા માટે તેને સમજવું ખૂબ જ સરળ રહેશે તેથી આપણે જે જોઈ રહ્યા છીએ આપણે 1 વોલ્ટ પીક ટુ પીક ઇનપુટ ઉપર લગભગ 1 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી એપ્લાઈડ કરી છે તેથી આઉટપુટ ઇનપુટ વોલ્ટેજ ફોલોઅરને અનુસરશે આઉટપુટ કોઈપણ એમ્પ્લીફિકેશન વિના ઇનપુટને અનુસરશે તેથી જો તમે ઇનપુટ અને આઉટપુટ DC ચેનલ 1 અને 2 ઉપર પીક ટુ પીક વોલ્ટેજ જુઓ છો તો વોલ્ટેજ સમાન છે તેથી વોલ્ટેજ ફોલોઅર તેનો અર્થ એ છે કે આ સર્કિટનો ઉપયોગ વોલ્ટેજને અનુસરવા માટે થઈ શકે છે જે ઇનપુટ વિશે છે બરાબર તેમાં આઉટપુટ જેટલું જ વોલ્ટેજ હશે પછી મેં તમને એપ્લીકેશન જણાવી છે કે જ્યાં આ વોલ્ટેજ ફોલોઅરનો ઉપયોગ થાય છે શા માટે તેને યુનિટી ગેઇન એમ્પ્લીફાયર પણ કહેવામાં આવે છે કારણ કે ગેઇન યુનિટી છે વળી તેને બફર કેમ કહેવામાં આવે છે સાચું તેથી જ્યારે તમે નવી પરિભાષાઓ સાંભળો છો ત્યારે સમજવાનો પ્રયાસ કરો કે તેને બફર કેમ કહેવામાં આવે છે શા માટે યુનિટી ગેઇન એમ્પ્લીફાયર ભૂમિકા શું છે અન્ય પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં આ પર્ટીક્યુલર વોલ્ટેજ ફોલોઅરની અન્ય ભૂમિકા શું છે ખરું તેથી જ્યારે તમે તમારા જ નોલેજને પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ સાથે જોડવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે વધુ સમજી શકશો તેથી યુનિટી ગેઇન એમ્પ્લીફાયર વિશે વધુ ઉદાહરણો મેળવવાનો પ્રયાસ કરો તેથી આપણે ફક્ત વોલ્ટેજ ફોલોઅર સર્કિટ સાથે આ પર્ટીક્યુલર મોડ્યુલ પૂર્ણ કરીશું અને આગામી મોડ્યુલમાં આપણે સમિંગ એમ્પ્લીફાયરના વિશે ચર્ચા કરીશું તેથી હું તમને આગામી મોડ્યુલમાં જોઈશ કાળજી લો